એન્જિનિયરિંગના ગણિત 1 માં આપનું સ્વાગત છે અને આજે આપણે 2 વેરીએબલ્સના ફંકશન્સના કંટીન્યુટી વિશે વાત કરીશું તેથી આપણે પહેલાથી જ લીમીટની વ્યાખ્યા જોઇ લીધી છે ખરેખર લીમીટની ડેલ્ટા એપ્સિલન વ્યાખ્યા અને તે વ્યાખ્યાઓ દ્વારા પ્રેરિત છે તેથી ફંક્શન z f x y એ એક પોઈન્ટ x0 y0 પર કંટીન્યુઅસ હોવાનું કહેવામાં આવે છે જો આ f x y ને x0 y0 માં વ્યાખ્યાયિત કરવામાં આવે તો બીજું આ લીમીટ x y x0 y0 પર જશે જ્યાં fx y અસ્તિત્વમાં છે અને ત્રીજી જે આ લીમીટ તે પોઈન્ટ એ ફંકશન વેલ્યુની બરાબર છે જો આ ત્રણેય શરતો પૂરી થાય તો ફંકશન ને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે કે આ લીમીટ અસ્તિત્વમાં છે અને લીમીટ એ 0 x0 y0 પર ફંકશન વેલ્યુની બરાબર છે પછી આપણે કહીશું કે ફંકશન પોઈન્ટ x0 y0 પર સતત છે અને જો ફંક્શન f x y એ ડોમેન D ના દરેક પોઈન્ટએ કંટીન્યુઅસ છે તો પછી આપણે કહીએ છીએ કે તે ફંક્શન તે ડોમેન D માં કંટીન્યુઅસ છે તેથી આખરે અહીં કંટીન્યુટી મૂળભૂત રૂપે x y→x0 y0 તરીકે લીમીટ શોધી રહી છે અને પછી અવલોકન કરો કે આ લીમીટ એ પોઈન્ટ x0 y0 પર ફંક્શન વેલ્યુ ની બરાબર હોવી જોઈએ તેથી આપણે ડેલ્ટા એપ્સીલોન વ્યાખ્યાને લીમીટ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી ફંક્શન z f x y એ પોઈન્ટ x0 y0 પર કંટીન્યુઅસ હોવાનું કહેવામાં આવે છે જો આપેલ એપ્સીલોન માટે ત્યાં એક વાસ્તવિક નંબરનો ડેલ્ટા પોઝિટિવ હોય છે જેમ કે f x y અને x0 y0 પર f ની કિંમત નો તફાવત એપ્સીલોન કરતા પણ ઓછો છે જ્યારે પણ આ x and y આપણે x0 y0 પોઈન્ટ ના ડેલ્ટા નેહબરહુડ માંથી લઈએ તેથી આ વ્યાખ્યા છે આ છેવટે લીમીટની વ્યાખ્યા પણ હતી જ્યાં આપણે જોયું છે કે આ ફંક્શનની લીમીટ 1 છે તેથી આપણે fx0 y0 ને બદલે આપણે ત્યાં 1 નો ઉપયોગ કર્યો છે અને હવે કારણ કે ફંક્શન ને x0 y0 પર વ્યાખ્યાયિત કરવાનું છે અને આપણે f x y ની લીમીટ ને x y→0 બરાબર f x0 y0 તરીકે જોવી છે કે કેમ તેથી આ એપ્સીલોન ડેલ્ટા વ્યાખ્યા લીમીટ માટે અગાઉની જેમ બરાબર છે ખરેખર આપણે અહીં આનો ઉપયોગ કર્યો નથી કે આ x0y0 પોઈન્ટ ને ટાળવા માટે આ 0 કરતા વધારે હોવું જોઈએ કારણ કે હવે ફંક્શન x0y0 પોઇન્ટ પર વ્યાખ્યાયિત થયેલ છે અગાઉ લીમીટ ફંક્શન ના કિસ્સામાં તે સમયે નિર્ધારિત થઈ શકશે નહીં એ હજી પણ અમે લીમીટ વિશે વાત કરી શકીએ છીએ પરંતુ હવે આ કિસ્સામાં કંટીન્યુટી માટે ફંક્શન ને x0y0 પર વ્યાખ્યાયિત કરવું પડશે અને તેથી આ અંતમાં આ ઇનઇક્વાલીટી વધુ જરૂરી નથી તેથી ત્યાં બીજો ટર્મ છે રીમુવેબલ ડીસકંટીન્યુટી જેનો ઉપયોગ આપણે કર્યો છે તેથી પહેલાં આપણે ચર્ચા કરી છે તે બધી શરતો જેમ કે ફંકશન x0y0 પર વ્યાખ્યાકિત છે અને લીમીટ x yx0 y0fx y અસ્તિત્વમાં છે અને ત્રીજુ જ્યારે આ લીમીટ x0y0 પર ફંકશન વેલ્યુ ની બરાબર ન હોય તો પછી આપણે કહીશું કે ફંક્શન પાસે રીમુવેબલ ડીસકંટીન્યુટી છે જો આ સમાન છે તો આ કંટીન્યુટીની વ્યાખ્યા છે જે આપણે હમણાં જ ચર્ચા કરી ચાલો હવે કેટલાક ઉદાહરણો પર જઈએ તો આ ફંક્શનની કંટીન્યુટીની ચર્ચા કરો fxy2x43y4x2y2xy00 0xy00 અને અમે મૂળથી આ ફંક્શન ની કંટીન્યુટી વિશે ચર્ચા કરીશું તેથી આપણે મૂળભૂત રીતે તપાસવાની જરૂર છે કે આ ફંક્શનની અહીં આ લીમીટ 2x43y4x2y2 0 ની સમાન છે જો આ લીમીટ 0 ની બરાબર છે તો ફંક્શન કંટીન્યુઅસ રહેશે અન્યથા જો આ લીમીટ અસ્તિત્વમાં નથી અથવા આ 0 ની બરાબર નથી તો પછી આપણે કહીશું કે ફંક્શન કંટીન્યુઅસ નથી તેથી છેલ્લા વ્યાખ્યાનમાં ચર્ચા કર્યા મુજબ આ પોલર કોઓર્ડીનેટ્સ માં ફેરફાર કરવો એ લીમીટ શોધવા માટે ખૂબ મદદરૂપ છે તેથી આ કિસ્સામાં પણ અમે તે પગલાંને અનુસરીશું તેથી હવે અમે કાર્ટેશિયનથી પોલર કોઓર્ડીનેટ્સ માં બદલીશું કારણ કે જ્યારે પણ આપણે x2y2 પદ ને ડીનોમીનેટર માં જોઈએ ત્યારે તેને પોલર કોઓર્ડીનેટ્સ માં બદલવા તે ખૂબ જ ઉપયોગી છે તેથી આ કિસ્સામાં જ્યારે આપણે કોઓર્ડિનેટ્સને x y થી r θ માં બદલીએ છીએ તો પછી x એ હશે જેથી આપણે મૂળભૂત રીતે અહીં બદલી શકીએ xrcos અને yrsin તેથી આમ કરવાથી આપણને અહી આ મળશે 2x43y4x2y2 2r4 3r4 r2 તેથી હવે આ r2 આ સાથે રદ થશે તેથી અહીં પણ આપણને 2 મળશે અને હવે આપણી પાસે 2 અથવા તેના બદલે r2 છે જો આપણે સામાન્ય લઈએ તો તેથી અહીં આપણી પાસે cos 4 થીટા પ્લસ sin 4 થીટા વખત r 2 છે તો ચાલો આપણે જોઈએ અને કયુ તેથી આ લીમીટ r → 0 ની જેમ બની જશે અને પછી અહીં r2 અને પછી અને ત્યારથી આ એક બાઉન્ડ ફંક્શન છે કારણ કે જ્યારે r → 0 આ લીમીટ 0 હશે અને ફંક્શન વેલ્યુ પોઈન્ટ00 પર પણ 0 છે તેથી ફંક્શન કંટીન્યુઅસ છે હવે આગળનાં ઉદાહરણ તરફ આગળ વધતાં હવે આપણે ફંક્શનની કંટીન્યુટી પર ચર્ચા કરીશું fxyx y2x2y2xy00 0xy00 તેથી આ કિસ્સામાં આપણે y mx પાથ પસંદ કરીશું કારણ કે અહીં પાથ પસંદ કરવો એ ફરીથી નિર્ણાયક છે કારણ કે અહીંનો ક્રમ y માં 2 છે તે પણ 2 છે અને તે પણ 2 છે તેથી y mx પસંદ કરીને x ને રદ કરો અને આ લીમીટ m પર આધારીત રહેશે મોટાભાગના કિસ્સાઓમાં આ કામ કરશે તેથી જ્યારે આપણે અહીં આ y mx સબસ્ટીટ્યુટ કરીશું ત્યારે આપણને આ લીમીટ x y જે 00 પર જશે તે મળશે અને x અને y mx દ્વારા સબસ્ટીટ્યુટ થશે અને x સ્ક્વેર m પ્લસ m સ્ક્વેર x સ્ક્વેર દ્વારા વિભાજીત થશે તેથી ત્યાંથી આપણે સામાન્ય x લઈએ છીએ તેથી આ x દૂર થશે અને આપણને આ મળી જશે x y2x2y2 1 m21m2 x મુક્ત તેથી આ લીમીટ જે x → 0 છે તે 1 m21m2 સિવાય બીજું કંઈ નહીં હોય તેથી આ લીમીટ પાથ પર આધારીત છે કારણ કે m ના વિવિધ મૂલ્યને પસંદ કરતાં અમને આ લીમીટનું અલગ મૂલ્ય મળશે અને તેથી આ લીમીટ અસ્તિત્વમાં નથી અને પછી ફરીથી કહીશું કે આ ફંક્શન કંટીન્યુઅસ નથી આગળનું ઉદાહરણ આપણે આ ફંક્શન કંટીન્યુટી વિશે ચર્ચા કરીશું fxysin x2y2 x2y2xy≠00 0xy00 અને અમે ફરીથી 00 પર આ ફંક્શનની કંટીન્યુટી પર ચર્ચા કરીશું કારણ કે જ્યારે x y ≠ 00 ફંક્શન સરળતાથી બતાવી શકાય છે કે આ કંટીન્યુઅસ છે તેથી આ પોઈન્ટ પર ફરીથી કારણ કે x2 y2 પદ છે પોલર કોઓર્ડીનેટ્સ માં બદલવું મદદરૂપ થશે અને અમે આમ કરીશું આ આપેલ ફંક્શન લીમીટ x y → 00 sin ને લીમીટ તરીકે બદલવામાં આવશે r → 0 તેથી અહીં sin આ x2y2 એ r2થશે અને આ ટ્રાન્સફોરમેશન થી xrcos yrsin બરાબર rcos અને yrsin થશે તેથી આ સબસ્ટીટ્યુશન દ્વારા આપણે અહીં r2 અને અહીં પણ આ r2 મેળવીશું અને પછી આ sin r r જેવું હશે તેથી sin r r આપણી પાસે હવે ફક્ત એક વેરીએબલ લીમીટ છે તેથી આ ઉદાહરણ તરીકે એલ'હોપીટલL'hospital's નો નિયમ ઉપયોગ માં લઇ રહ્યા છીએ જ્યાં આપણે sin r નું ડેરીવેટીવ મેળવી શકીએ છીએ તેથી તે cos r હશે અને આ ડેરીવેટીવ 1 અને લીમીટ r → 0 તેથી આ 1 હશે તેથી આ લીમીટ અહીં 1 છે અને ફંકશન વેલ્યુ 00 પોઇન્ટ પર વ્યાખ્યાયિત થયેલ છે જે 0 છે તેથી આ કિસ્સામાં લીમીટ અસ્તિત્વમાં છે પરંતુ ફંક્શન 00 પર કંટીન્યુઅસ નથી કારણ કે આ મર્યાદિત વેલ્યુ 00 પર સૂચવેલ ફંકશન વેલ્યુની બરાબર નથી તેથી આ રીમુવેબલ ડીસકંટીન્યુટી નો કેસ છે જ્યાં મર્યાદિત વેલ્યુ તેથી લીમીટ અસ્તિત્વમાં છે ફંક્શનને વ્યાખ્યાયિત કરવામાં આવે છે પરંતુ આ મર્યાદિત વેલ્યુ તે સમયે ફંકશનલ વેલ્યુ ની બરાબર નથી તેથી આ રીમુવેબલ ડીસકંટીન્યુટી નું ઉદાહરણ છે બીજું એક ઉદાહરણ છે કે આપણે ફરીથી આ ફંક્શનની કંટીન્યુટીની ઉત્પત્તિ પર ચર્ચા કરીશું તેથી અમારી પાસે fxyx4y4x2y43xy≠00 0xy00 તેથી હવે આ કિસ્સામાં આપણે વિશિષ્ટ પાથ પસંદ કરીશું y2mx કારણ કે y mx મદદરૂપ થશે નહીં અમારી પાસે અહીં એક અલગ ઓર્ડર છે તેથી હવે અહીં આ y પાવર 4 ને કારણે આ y2mx પસંદ કરી રહ્યા છીએ તેથી જો y4 હશે તો પછી m2x2 અને પછી આપણી પાસે આ x2 કોમન હોઈ શકે તેથી જો આપણે આ લઈએ તો આપણે ત્યાં આ y2 ને સબસ્ટીટ્યુટ કરીશું તો તે સંજોગોમાં આ લીમીટ x → 0 કારણ કે આ પાથ ફક્ત મૂળ તરફ જશે તેથી હવે આપણે x → 0 ની લીમીટ લઈશું અમારી પાસે ત્યાં x4 છે અને પછી y2 હોલ સ્ક્વેર તેથી આ x2 અને x2 બનશે તેથી m2x2 અને પછી અહીં x2 y4 હોલ સ્ક્વેર વડે ફરીથી વિભાજિત કરો તેથી આ m2x2 છે અને આને પાવર 3 તેથી આ x6 તેથી અહીંથી પણ x2 અને પછી પાવર 3 તેથી x6 રદ કરવામાં આવશે અને પછી આપણને આ લીમીટ મળશે m2 ઓવર 1 m23 જે અહીં આપવામાં આવ્યું છે તેથી આ m2 over 1 m23 છે તેથી ફરીથી આપણે જોઈએ છીએ કે જો આપણે આ પાથ પસંદ કરીએ તો પછી લીમીટ ફરીથી પાથ પર આધારીત છે m ના જુદી જુદી વેલ્યુ માટે તમને આ લીમીટની અલગ અલગ વેલ્યુ મળશે અને તેથી આ લીમીટ અસ્તિત્વમાં નથી અને તેથી આ ફંક્શન કંટીન્યુઅસ નથી હવે પછીની સમસ્યા તરફ આગળ વધીએ અહીં આપણી પાસે fxyx2y2tan xy xy≠0 0elsewhere તેથી આ ફંક્શનને જોઈને એ જાણવું મુશ્કેલ છે કે લીમીટીંગ વેલ્યુ શું હશે કે જ્યાં લીમીટનો આધાર આપણે અવેજીમાં શું રાખવું જોઈએ તેના પર રહેશે તેથી ચાલો ફરીથી આ y mx પસંદ કરીએ અને જોઈએ કે આ કિસ્સામાં શું થઈ રહ્યું છે તેથી જો આ આપવામાં આવેલી લીમીટ એ આપણી પાસે આ x y → 00 અને પછી આ x2y2tan xy હોય તો અને જો આપણે આ y mx ને બદલીએ તો આપણે પછી લીમીટ x → 0 લઈશું અને અહીં આપણી પાસે x2 m2 x2 અને પછી આ tan mx2 હશે તેથી y એ mx તેથી x2 તેથી હવે જ્યારે x → 0 આપણને ન્યુમરેટરમાં 0 જેવા મળે છે અને ડીનોમીનેટરમાં પણ tan 0 તેથી 0 બાય 0 કેસમાં આ સીંગલ વેરીએબલ લીમીટ છે તેથી આપણે મૂળભૂત રીતે એલ'હોસ્પિટલL'Hospital ના નિયમનો ઉપયોગ કરી શકીએ તેથી તે કિસ્સામાં આપણે આ લીમીટ ને લીમીટ 2x 2xm2 ની બરાબર મેળવીશું અને પછી અહીં આપણી પાસે sec2 mx2 હશે અને પછી આ 2mx છે તેથી આથી 2x2x અને પછી અહીંથી પણ 2x રદ થશે અને જ્યારે x → 0 થશે તેથી આ અહીં 1 છે આ 1 છે અને આ કિસ્સામાં તે ત્યાં m2 સ્ક્વેર છે તેથી આપણી પાસે m2 છે આની ઉપર 1 છે અને આ છે તેથી 1 પ્લસ m2 આ 1m2m છે તેથી ફરીથી આ લીમીટ પાથ પર આધારીત છે અને આ 1m2m છે જેનું આપણે હમણાં જ મૂલ્યાંકન કર્યું છે તેથી લીમીટ પાથ પર આધારીત છે અને તેથી તે લીમીટ અસ્તિત્વમાં નથી અને ફરીથી આ કિસ્સામાં ફંક્શન કંટીન્યુઅસ નથી તેથી કેટલીક ટીકાઓ જે કંટીન્યુઈટી અથવા મૂળભૂત લીમીટ શોધવા માટે ખૂબ ઉપયોગી છે તો પોલાર કોઓર્ડિનેટ માં બદલાતા જેમ આપણે xrcos અને rsin ને અવેજીમાં લેતા જોયું છે અને તે પરિણામી અભિવ્યક્તિની લીમીટની તપાસ કરી રહ્યું છે કારણ કે r → 0 ખૂબ ઉપયોગી છે આપણે ઘણા ઉદાહરણોમાં જોયું છે જેમ કે જો આપણે સરળ ઉદાહરણ લઈએ તો ફરીથી x3x2y2 તેથી અમે માત્ર પોલાર કોઓર્ડિનેટ બદલી શકીએ છીએ તેથી આપણી લીમીટ r → 0 હશે અને અહીં આપણી પાસે r2cos q માફ કરજો r3 r2 હશે અને પછી આ r2 ને અહીં આ r સાથે રદ કરવામાં આવશે તેથી તમારી પાસે r હશે અને પછી લીમીટ r → 0 તેથી આ એ બાઉન્ડ ફંક્શન છે તેથી અહીં જ્યારે r → 0 આ લીમીટ 0 હશે તેથી લીમીટ 0 હશે બીજા ઉદાહરણમાં આપણે એ જોયું કે આને પોલાર કોઓર્ડિનેટમાં બદલતા લીમીટ અસ્તિત્વમાં નથી તે નિર્ધારિત કરવા માટે પણ ઉપયોગી છે તેથી જ્યારે લીમીટ અસ્તિત્વમાં હોય ત્યારે આ સ્થિતિ હતી અને હવે આ કિસ્સામાં જ્યારે આપણે તેને ફરીથી xrcos and yrsin બદલીએ છીએ આમાં આપણે અહીં r2 અને અહીં r2 મેળવીશું તેથી આ r સ્ક્વેર તે આ r2 સાથે રદ થશે અને આ કિસ્સામાં પછી કોઈ r બાકી નથી આ છે તેથી આ લીમીટ છે અને તે પર આધારીત છે તેથી જ્યારે લીમીટ પર આધાર રાખે છે તેનો અર્થ એ કે લીમીટ અસ્તિત્વમાં નથી લીમીટ થી સ્વતંત્ર હોવી જોઈએ તેથી અહીં થીટાની વિવિધ વેલ્યુ માટે આપણને વિવિધ વાસ્તવિક સંખ્યા મળી રહી છે તેથી આ લીમીટ યુનીક નથી અને તેથી તે અસ્તિત્વમાં નથી તેથી આપણે અન્ય ઉદાહરણો પણ જોયા છે કે પોલાર કોઓર્ડિનેટની આ પસંદગી લીમીટ નક્કી કરવા તેમજ લીમીટ અસ્તિત્વમાં નથી તે નિર્ધારિત કરવા માટે ખૂબ ઉપયોગી છે આગળની ટિપ્પણી કે આ પોલાર કોઓર્ડિનેટમાં બદલવું હંમેશાં મદદ કરતું નથી તમે જાણો છો હવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે હંમેશાં મદદ કરતું નથી અને પરિવર્તન આપણને ખોટા નિષ્કર્ષ માટે લલચાવી શકે છે અમે આ કિસ્સામાં કેટલાક સહાયક ઉદાહરણ જોશું તેથી જો આપણે આ x2yx4y2 લઈએ તો આ ઉદાહરણ છે તો પછી જો આપણે બદલીએ xrcos નેyrsin તેથી અહીં આપણે મળશે કારણ કે અહીંથી એક r2 અને અહીંથી એક r તેથી આપણે r3 મેળવીશું અને પછી અહીં sin theta અને ફરીથી અહીંr2 અને r2 મળશે તેથી આ કિસ્સામાં આ r2 આપણે રદ કરી શકીએ છીએ તેથી r sin મળશે અને ડીનોમીનેટરમાં આપણને r2 મળશે અને હવે જો કોઈ અહીં સીધીજ લીમીટ મુકવાનો પ્રયત્ન કરે છે અને વિચારો કે r → 0 તેથી આ ટર્મ 0 બને છે આપણી પાસે કંઈક છે અને પછી અહીં rsin જ્યાં r → 0 કે આ 0 થાય પરંતુ તે ખોટો નિષ્કર્ષ છે ખરેખર જો આપણે ને નક્કી કરીએ તેથી જો આપણે ની કોઈ વેલ્યુ નક્કી કરીએ તો તે સ્થિતિમાં આ લીમીટ 0 છે કારણ કે 0 સહિત કોઈ પણ પણ જયારે એ 0 છે તેથી આ 0 થઈ જશે અને પછી બધું જ 0 થશે તેથી તે કિસ્સામાં પણ લીમીટ 0 રહેશે જો આપણે કોઈ અન્ય થીટા લઈએ તો કેટલાક નંબર અહીં હશે અને પછી r → 0 તેથી આપણે આ તારણ કાઢી શકીએ કે આ 0 છે તેના વિશે કોઈ શંકા નથી પરંતુ અહીં ધ્યાનમાં લેવાની વાત એ છે કે આપણી પાસે નિશ્ચિત છે તેથી ની નિશ્ચિત વેલ્યુ માટે આ 0 છે પરંતુ લીમીટ માટે આપણે પહેલાથી જ ચર્ચા કરી છે કે આપણે લીમીટનું મુલ્યાંકન કરવા ને નિશ્ચિત કરી શકીએ નહી થેટાને નિશ્ચિત કરવાનો અર્થ છે પાથને નિશ્ચિત કરવો તેથી અમુક ચોક્કસ પાથ માં આ લીમીટ 0 છે જ્યાં આપણે θ ને નિશ્ચિત કરી રહ્યા છીએ તે સીધી રેખા જેવું છે સીધી રેખાના કિસ્સામાં જયારે આપણે θ ને નિશ્ચિત કરી રહ્યા છીએ આપણે મૂળરૂપે આગળ વધી રહ્યા છીએ તેથી જો આપણી પાસે આપણું rθ plane છે અને પછી θ ને નિશ્ચિત કરીને તેથી જો આપણે નિશ્ચિત કર્યું હોય અને પછી અહીં ઓરીજીન તરફ જઇએ તે કિસ્સામાં આપણે મૂળ રૂપે સીધી રેખા દ્વારા ઓરીજીન તરફ જઇ રહ્યા છીએ તેથી ફરીથી આ θ ને નિશ્ચિત કરીને આપણે એ નિષ્કર્ષ પર આવશુ નહીં કે લીમીટ 0 છે તેથી ઉદાહરણ તરીકે જો આપણે બીજો પાથ અપનાવીએ જ્યાં y x2 પાથ છે તો આ ફરીથી 0 થી ઓરીજીન તરફ જઇ રહ્યો છે અને આ કિસ્સામાં જો તમે આ વિશિષ્ટ પાથ y x2 અથવા પોલાર કોઓર્ડિનેટ માં rsin r2 પસંદ કરો છો તો પછી આ લીમીટ r → 0 થઈ જશે અને અહીં આ x2r2 અને પછી આ r sin θ ફરીથી આપણે આ r2 નો ઉપયોગ કર્યો છે અહીં સમાન વસ્તુ r2 અને આ rsin ને r2 થી બદલવામાં આવ્યું છે તેથી હવે આપણે અહીં શું મેળવી રહ્યા છીએ તે એક r4 અને ફરીથી અને ⁡ છે તેથી આપણે અહીં r4 મેળવી રહ્યા છીએ અને અહીં આપણને 2r4 મળી રહ્યાં છે તેથી આ રદ થઈ જશે અને આપણને આ લીમીટ અડધી થઈ જશે અથવા કોઈ જોઇ શકે છે કે માત્ર yx2 લેતા અને આ પાથ લેતા તેથી આપણે તે લીમીટ જોઈતી લીમીટને x → 0 અને પછી x2 તરીકે મેળવીશું તેથી y x2 અને પછી આપણી પાસે x4y2 ફરીથી અહીં x4 છે તેથી ફરીથી આ x4 અને તેથી લીમીટ x→0 અને આપણી પાસે આ x42x4 છે તેથી x4 રદ થશે અને પછી આપણે આ અડધી લીમીટ મેળવીશું તેથી આ કિસ્સામાં આ લીમીટ છે આ ખાસ પાથની સાથે જ્યારે અહીં નજીકથી ન જોતાં આપણે આ લીમીટને અહીં r → 0 તરીકે મૂકીને આ ભૂલ કરી શકી હોત અને પછી આ લીમીટ 0 છે પરંતુ આ કિસ્સો નથી જેમ આપણે જોયું છે કે આ ખરેખર 0 છે પરંતુ તે કિસ્સામાં આપણે આ θ ને નિશ્ચિત કરવો પડશે અને પછી લીમીટ 0 છે અને આપણી પાસે કોઈપણ રીતે જોયું કે આ પાથ લેવાથી અહીં લીમીટ અડધી છે તેથી આ કિસ્સામાં લીમીટ અસ્તિત્વમાં નથી અને હવે અમે આ પ્રેરણા દ્વારા ચાલુ રહેલી કંટીન્યુઈટી ચર્ચા કરીશું આ x2y2x3y3 ની કંટીન્યુઈટી અને આ કિસ્સામાં જો આપણે કોઓર્ડીનેટને આ પોલાર કોઓર્ડિનેટમાં બદલીએ તો હવે શું થશે તેથી આ છે r2 તેથી r4 આવશે અને અને અહીંથી r3 આવશે તેથી આપણી પાસે ન્યુમરેટરમાં એક r છે અને તે પછી અને છે તેથી ફરી જ્યારે r → 0 આપણે તે ભૂલ ન કરવી જોઈએ કે r → 0 અને કંઈક અહીં છે તેથી તે 0 બને છે આપણે આ ફંક્શનને નજીકથી જોવું રહ્યું કે શું તે અહીં આપેલ થીટાનું બાઉન્ડ ફંક્શન છે અને પછી આપણે આ લીમીટ r→0 લઈ રહ્યા છીએ જે 0 પર જાય છે તો પછી આ 0 હશે પરંતુ આ કિસ્સામાં આ ફંક્શન અહીં ઉદાહરણ તરીકે આ કારણ કે અનબાઉન્ડ થઈ શકે છે કારણ કે આ 0 ની ખૂબ નજીક જઈ શકે છે અને આ ખરેખર અનબાઉન્ડ ફંક્શન છે તેથી આ બાઉન્ડ ફંક્શન નથી તેથી આપણે તે હકીકતનો ઉપયોગ કરી શકતા નથી કે r → 0 તરીકે આ લીમીટ 0 છે તેથી જો આપણે θ ને નિશ્ચિત કરીએ તો ફરીથી પહેલાના ઉદાહરણની જેમ આ લીમીટ પણ 0 આમ આપણે કોઈ નિર્ણય લઇ શકતા નથી કે લીમીટ 0 છે તેથી હવે આપણે આગળની સ્લાઈડમાં તે લીમીટ ફરી જોશું આ કિસ્સામાં અસ્તિત્વમાં નથી તેથી જો આપણે આ ફંક્શનની કંટીન્યુઈટી તરફ ધ્યાન આપીએ તેથી આ પાથ સાથે ymx અથવા θ ને નિશ્ચિત કરવો તે એક જ વસ્તુ છે તેથી તમને આ લીમીટ 0 મળશે તેથી આપણે ymx લઈએ અથવા પોલાર કોઓર્ડિનેટ માં બદલીએ અને θ ને નિશ્ચિત કરીએ જેમ કે આપણે ચર્ચા કરી હતી બંને બરાબર છે તેથી અહીં આ પાથની સાથે આ લીમીટ 0 છે પરંતુ જો આપણે આ વિશેષ પાથ y xex લઈએ તો આપણે અહીં x2 અને y2 માટે ફરીથી x2e2x અને પછી x3 અને આ y3 હશે x3e3x થશે તેથી હવે આ કિસ્સામાં આ x3 રદ થશે તેથી આપણી પાસે ન્યુમરેટર xe2x અને ડીનોમીનેટર 1 e3x છે તો અહીં લીમીટ કેટલી છે x → 0 તેથી તે 0 બાય 0 કિસ્સો છે તેથી આપણે એલ'હોસ્પિટલL'Hospital નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આ લીમીટ બરાબર હશે e2xxe2x અને પછી 2 તેથી આ ત્યાં ડીફ્રેન્સીએશન છે અને પછી 3e3x તેથી જ્યારે x → 0 આ 0 પર જાય છે ત્યારે આપણી પાસે 13 છે તેથી 13 એ ફરીથી આ વિશિષ્ટ પાથ સાથે આ ફંક્શનની લીમીટ છે આ પાથ 0 તરફ જઇ રહ્યો છે તેથી તે બતાવવા માટે કે આ એક ખૂબ જ લાક્ષણિક ઉદાહરણ છે આપણે એક ખૂબ જ ખાસ પાથ લીધો છે અને તે સમજવું મુશ્કેલ છે કે આ પાથ સાથે આપણને એક અલગ લીમીટ મળશે પરંતુ આ સાબિત કરે છે કે લીમીટ અસ્તિત્વમાં નથી અને તેથી તે ફંક્શન 00 પર કંટીન્યુઅસ નથી છેલ્લું ઉદાહરણ આપણે અહીં ઓરીજીન પર આ ફંક્શનની કંટીન્યુઈટી વિશે ચર્ચા કરીશું તેથી ફરીથી આપણે પોલાર કોઓર્ડિનેટમાં બદલીએ છીએ તે આ x2y2 ને સરળ બનાવશે અને આપણી પાસે x y → 00 e 1x2y2x4y4 છે તેથી પોલાર કોઓર્ડિનેટમાં બદલતા તે e 1r2 જેવું હશે અને આ અહીં આ ટર્મને કારણે r4 અને હશે તેથી હવે આપણે અહીં થોડુંક મેનીપ્યુલેશન્સ કરી શકીએ છીએ તેથી અહીં આપણે ફક્ત 4 ને સ્ક્વેર ટર્મ બનાવી શકીએ છીએ તેથી 2 તેથી 2 આવશે અને પછી માઈનસ આપણે તે બાદ કરીશું તેથી આ ટર્મ આ ટર્મ સમાન છે સંપૂર્ણ સ્ક્વેર માઇનસ કારણ કે જ્યારે આપણે આ સ્ક્વેર ખોલીશું ત્યારે આપણને અને 2 ગણો ગુણોત્તર મળશે જે તે છે તે આ દ્વારા રદ કરવામાં આવશે તેથી આપણને આ ટર્મ મળશે તેથી તે sin સ્ક્વેર theta પ્લસ cos સ્ક્વેર theta અહીં 1 થશે અને પછી આપણી પાસે આ 1 માઈનસ આ ટર્મ હશે જેને ફરીથી આપણે અહીં 2cos sin જેમ કે sin 2θ લખી શકીએ છીએ તો આ સ્ક્વેર હોવાને કારણે આ સ્ક્વેર અહીં દેખાશે અને આપણે તેને 4 બનાવવું પડશે તેથી આપણે ગુણાકાર કર્યો અને ૨ વડે ભાગાકાર કર્યો હવે આપણી પાસે આ ટર્મ છે તેથી જોવાનું છે કે અહીં આ ફંક્શનની આ લીમીટ શું છે તો લીમીટ કેટલી છે તેથી આ કિસ્સામાં આપણે હવે નોંધવું જોઇએ કે આ 1 122θ આ ટર્મ અહીં 12 અને 1 ની વચ્ચે આવે છે તેથી આ 1 જેવું છે જ્યારે એ 0 છે અને પછી આ 12 છે અને ⁡એ 1 છે તેથી આ 12 જેટલું બનશે તેથી આ 12 થી 1 ની વચ્ચે આવેલું છે તેથી આ કિસ્સામાં પછી 4r ≠ 0 આપણે ત્યાં આ ટર્મનો સંપૂર્ણ અંદાજ લગાવી શકીએ છીએ 1r2 અને 1 માઇનસ આ તો આ પોઝીટીવ ટર્મ છે આ એક પોઝીટીવ ટર્મ છે અને અહીં આપણી પાસે પણ આ અડધા કરતા વધારે છે તેથી ચોક્કસપણે આ 0 કરતા વધારે છે અને હવે કારણ કે આપણે જાણીએ છીએ કે આ હંમેશાં અડધાથી વધારે છે તેથી આપણે આ અર્ધને પણ બદલી શકીએ છીએ અને આ ટર્મ માટે અપર બાઉન્ડ મેળવી શકીએ છીએ તેથી આને અડધાથી બદલીને આપણે આ 2e 1r2r4 મેળવીશું તેથી આ સમય અહીં 0 અને આ ટર્મની વચ્ચે છે અને હવે આ માટે આપણે જોઈ શકીએ કે આ r → 0 આ 2e 1r2r4 ની લીમીટ કેટલી છે જે આપણે અહીં બીજા વેરીએબલ t નો ઉપયોગ કર્યો છે જે ∞ પર જાય છે કારણ કે 1r આપણે t તરીકે બદલી રહ્યા છીએ તેથી જો →0t→∞ તેથી અહીં આપણી પાસે 2e t2 છે અને પછી આ 1r4 તે t4 બનશે અને આ હવે આપણે સરળતાથી સંભાળી શકીએ છીએ તેથી આ 2t4 અને et2 છે તેથી કિસ્સો અને પછી અમે આ એલ'હોસ્પિટલL'Hospitalના નિયમનો ઉપયોગ લીમીટ ને 0 ની જેમ મેળવવા માટે કરી શકીએ છીએ તેથી આ લીમીટ 0 છે તેથી આપણે અહીં જોઈએ છીએ કે અહીંથી આપણે r → 0 તરીકે લીમીટ મેળવવા માંગીએ છીએ આ 0 અને અહીં કંઈક જે ફરીથી 0 પર જાય છે જેમ કે r → 0 તેની વચ્ચે છે તેથી આ સ્ક્વિઝ થીયોરમ અથવા સેન્ડવિચ થીયોરમ દ્વારા આપણે હવે આ લીમીટ મેળવી શકીએ છીએ કારણ કે આ 0 છે અને અહીં પણ લીમીટીંગ સીનારીઓ માં આ પણ 0 પર જઈ રહ્યું છે તેથી આ લીમીટ 0 હોવી જોઈએ તેથી હવે આ કિસ્સામાં આપણે આ તારણ કાઢી શકીએ તેથી આપણે આ કંટીન્યુઈટીની ચર્ચા કરી છે કે fx y અહીં લીમીટીંગ વેલ્યુની બરાબર છે તે ફંક્શનના ફંકશન વેલ્યુની બરાબર છે તો પછી આપણે કહીશું કે ફંક્શન કંટીન્યુઅસ છે અને કુદરતી રીતે ફંક્શનને આ સમયે વ્યાખ્યાયિત કરવું આવશ્યક છે તો જ આપણે કંટીન્યુઈટી વિશે વાત કરી શકીએ અને આપણે જે પણ નિરીક્ષણ કર્યું છે કે પોલાર કોઓર્ડિનેટમાં બદલતી વખતે આપણે ખૂબ કાળજી લેવાની જરૂર છે કારણ કે તે ઘણા કિસ્સાઓમાં ખોટી લીમીટમાં ગેરમાર્ગે દોરી શકે છે તેથી આ સંદર્ભો છે જે આપણે આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે અને ખૂબ ખૂબ આભાર